બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સ માં આપનું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 5 ના 45 મા લેક્ચર માં છીએ આ મોડ્યુલમાં આપણે મુખ્યત્વે સેક્શન્સ અને સેક્શનલ વ્યુઝ પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ સેક્શન્સ અને સેક્શનલ વ્યુઝની જરૂર ક્યારે પડે સેક્શન્સનું મહત્વ શું છેઆ બધી બાબતો આપણે આપણા મોડ્યુલ નંબર 5 માં શીખીશું ચાલો આપણે સેક્શનલ વ્યુઝનો ટોપીક શરૂ કરીએ મુખ્યત્વે પ્રિઝમ્સ સિલિન્ડર પિરામિડ શંકુ અથવા કદાચ એસેમ્બલી ડ્રોઇંગ્સ નું રીપ્રેઝન્ટ કરવા માટે જ્યાં વિવિધ ભાગો ને એસેમ્બલ કરેલા હોય ત્યારે આ વિગતોનેસમજવા માટે આપણે સેક્શન્સવિભાગો ની જરૂર પડે છે સેક્શન્લ વ્યુઝબનાવવાનું મુખ્ય કારણ હિડન લાઇનને દૂર કરવાનું છે જેથી ડ્રોઇંગને વધુ સરળતાથી સમજી અથવા વિઝ્યુઅલાઈઝ કરી શકાય ઉદાહરણ તરીકે જો હું સિલિન્ડર દોરી રહ્યો હોઉ અને જો મારે તેને રીપ્રેઝન્ટ કરવું હોય તો કદાચ તેના વ્યુઝફ્રન્ટ વ્યુ આગળ નો દેખાવ અને તેનો ટોપ વ્યુ ફ્રન્ટ વ્યુહશે આપણે તેને આ રીતે બતાવી શકીએ છીએ હવે એ કેવી રિતે ખબર પડે કે આ પદાર્થ સોલિડ છે કે પછી હોલો તેવુ બતાવવા માટે આ પ્રકારના સેક્શન્લ વ્યુઝની જરૂર પડે છે ઉદાહરણ તરીકે જો તે માત્ર એક મેટલની શીટ હોય ખુબજ પાતળી તો જ્યારે આપણે તેને બતાવીએ છીએ ત્યારે ફ્રન્ટ વ્યુપર આપણે જાણતા નથી કે તે કોઈ નક્કર મટીરીયલછે પોલી છે સિવાય કે આપણે કોઈ કટ સેક્શનબનાવીએ આ પ્રથમ ભાગને દૂર કરીએ અને કંઈક આવી રીતે બતાવીએ જ્યાં શીટ મેટલને જાડી લાઇન દ્વારા રજૂ કરી શકાય તે સૂચવે છે કે મટીરીયલતે લાલ ભાગની અંદર હોઈ શકે છે અને સફેદ ભાગમા કોઈ મટીરીયલમટીરીયલ નથી તે હેતુ માટે આપણને આ સેક્શન્સની જરૂર છેવધુ વિગતોઆપણે ક્લાસમાં શીખીશું સામાન્ય રીતે આ સેક્શન્લ રજૂઆત આપણને સ્પષ્ટિકરણકલેરીટીClarity કરવામાં અને ભાગોની આંતરિક માહિતિઓને પ્રગટ કરવામાં મદદ કરે છે અને ખૂબ જટિલ એસેમ્બલીઓ ની આ આંતરિક માહિતિઓ ને બતાવવા માટે હંમેશાઆ સેક્શનલ વ્યુઝપસંદકરવામાંઆવે છે ઉદાહરણ તરીકે આપણી પાસે એક મોનિટર છે ફ્રંટ વ્યુમા આપણને લંબચોરસ ભાગ જેવું કંઈક દેખાશે પરંતુ તેની અંદર શું છે તે આપણને ખબર નથી તેથી સામાન્ય રીતે આ હેતુ માટે ડ્રોઈંગ શીટ્સ પર જે કોઈપણ વ્યક્તિ આ કમ્પ્યુટર મોનિટરનું ઉત્પાદન કરે છે અથવા કદાચ તે મોનિટરના ઈન્ડીવિઝ્યુઅલ કમ્પોનન્ટ્સ વિશે જાણવાનો પ્રયાસ કરે છે શ્રેષ્ઠ એ છે કે તેઓ સેક્શનલ વ્યુઝજેવુ કંઈક બતાવે એક ટુકડો બનાવે જે આ કમ્પ્યુટર મોનિટરમાંથી પસાર થાય તેથી ઉપરનો ભાગ દૂર થશે અને નીચેનો ભાગ જોઇ શકાય જેથી આપણને સમજ પડશે કે અંદર કયા પ્રકારનાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ છે અને તે પ્રકારનાં ડ્રોઈંગ્સ આપણે સામાન્ય રીતે આ પ્રોડક્શન લાઇનમાં મોકલીએ છીએ તેથી આ રીતે એસેમ્બલી બનાવવી પડશેતે દૃષ્ટિકોણથી સેક્શનલ વ્યુઝખૂબ જ મદદરૂપ બનશે અથવા કદાચ આપણી પાસે લખવાની પેન છે તો ફ્રન્ટ વ્યૂ પરથી ટોપ વ્યૂમાં આપણે કંઇક નળાકાર ભાગો શંકુ પ્રકારના ભાગ વગેરે સાથે જોઇએ છીએ પરંતુ શું અંદર પાતળી રિફિલ હાજર છે કે જાડી રિફિલ હાજર છેતે વિશે ડ્રોઇંગ શીટ પરથી કેવી રીતે ખબર પડે જ્યારે તમે અન્ય એસેમ્બલી પ્લાન્સ વિશે વાત કરી રહ્યા હો ત્યારે સામાન્ય રીતે તમે આ ડ્રોઇંગ શીટ્સ આપો છો કે જેના પર તે આ રીતે રજૂ થાય છેજો તમારી પાસે આ સેક્શનલ રીપ્રેઝન્ટેશન હોય તો કદાચ આવી પ્રકારની રિફિલનો કોઇ ઉપયોગ કરી રહ્યુ હોય તે દૃષ્ટિકોણથી પણ અમને આ પ્રકારના વ્યુઝની જરૂર છે તેથી પરંપરાગત સેક્શનવ્યુઝએ કાલ્પનિક કટ પ્લેન ના ઉપયોગ પર આધારિત છે જે પ્લેન આંતરિક માહિતિઓને પ્રગટ કરવા માટે વસ્તુમાંથી પસાર થાય છે એવું નથી કે આપણે તે મટીરીયલને વાસ્તવમા કાપીએ છીએ પરંતુ તે એક કાલ્પનિક પ્રક્રિયા છેજો કોઈની પાસે આ પ્રકારની સેક્શનલ મટીરીયલહોઈ તો અંદરથી પસાર થતા તે કેવી દેખાય છે તે ખ્યાલ આવે છે આ કાલ્પનિક કટ પ્લેન ડિઝાઇનર દ્વારા નિયંત્રિત કરાય છે અને તે વસ્તુમાં સંપૂર્ણપણે પસાર થઈ શકે છેજો તેવુ હોય તો આપણે તેને સંપૂર્ણ સેક્શનલ વ્યુકહીએ છીએ ઉદાહરણ તરીકે આપણી પાસે પાણીની બોટલ છે અને જો આપણી પાસે આવુ કોઇ પ્લેન છે જે તેને કાપે છે તો ચાલો આપણે પાછળના ભાગને B આગળના ભાગને F કહીએઆ આગળનો ભાગ દૂર કરો અને જો તમે પાછળનો ભાગ જુઓ તો તે આવું દેખાય છેકદાચ જો તે પ્લાસ્ટિકની બનેલી હોય ખુબ જ પાતળી હોય તો આ તે ભાગ છે જ્યાં આપણી પાસે આ પ્લાસ્ટિક છે અને બાકીની જગ્યા ખાલી છે તેથી આ પ્રકારની વસ્તુઓનું રીપ્રેઝન્ટેશન કરવા માટે આપણે ચોક્કસ પ્રકારના પ્રોટોકોલ નો ઉપયોગ કરીએ છીએશું આપણે તે લીટીઓ ને ઘાટી કરવી જોઈએ અથવા અમુક પ્રકારની ત્રાંસી લાઇનઓ બતાવીશું હેચિંગ વગેરે આ પ્રકાર ના સેક્શનઅને સેક્શલ વ્યુની રજુઆઅત આપણે આ પ્રકરણમાં શીખીશું સંપૂર્ણ સેક્શનને દૂર કરવાને બદલે અડધો સેક્શનપણ બનાવી શકાય છેતે મટીરીયલની અંદર અડધે સુધી જવા જેવું છે કેટલીકવાર સેક્શન્સ લંબ કે આડી મટીરીયલપર જતા નથી પરંતુ કેટલાક વળાંકવાળા વ્યુઝપણ બનાવી શકાય છે જો મટીરીયલખુબ જ જટીલ હોય તો વળાંક વાળા સેક્શનલ વ્યુવગર તે વસ્તુની અંદર શું છે તે સમજી શકાતુ નથી અને કેટલીકવાર તે સંપૂર્ણપણે ભાગમાંથી પસાર થાય છેપરંતુ તુટેલો કટ સેક્શનવ્યુજેવી વધુ બાબતો આપણે પછી જોશું કટ પ્લેન લાઇન એ એ લાઇન છે જે બતાવે છે કે કટ પ્લેન એ વસ્તુમાંથી કઈ જગ્યાએથી પસાર થાય છેતે કટીંગ પ્લેન નો એડ્જ વ્યુરજૂ કરે છે અને સેક્શનલ વ્યુની બાજુના વ્યુમાં દોરવમાં આવે છે તેથી બે ખ્યાલો મહત્વપૂર્ણ છેએક કટિંગ પ્લેન અને બીજી કટીંગ પ્લેન લાઇન ઉદાહરણ તરીકે આપણી પાસે એક બ્લોક છેકદાચ કટ લાઇન તે હોઇ શકે છે જે આ બિંદુઓમાંથી પસાર થાય છે જ્યારે આપણે ટોપ વ્યુમાંથી જોઈએ છીએ એએવું લાગે છે કે ત્યાં કોઈ પ્લેન છે જે આ વસ્તુમાંથી પસાર થાય છે જે એને આપણે ચોક્કસ તીર સાથે દર્શાવીશુ અને આ છે જેને આપણે લાઈન કહીએ છીએ કટ પ્લેન લાઈન અને આને કટ પ્લેન કહેવામાં આવે છે ચાલો એક ઉદાહરણ લઈએ અહીં આપણી પાસે એક મટીરીયલછેઆ તે છિદ્રો છે જેના દ્વારા તેને બોલ્ટ કરી શકાય છે અને આ અંદરનો ભાગ છે અને તે બાજુ થોડો ટેપરઢાળ છે જો આપણે કટ સેક્શનબનાવીએકદાચ અહીં કટ સેક્શનબનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તે છે તે ભાગ સુધી તેને દૂર કરો તે જ રીતે અહી સુધી તેને દૂર કરો તેથી જો આપણે આ ભાગને કાઢી શકીએ તો બાકીનો ભાગ કદાચ આવો દેખાય આ કરવાનો ફાયદો એ છે કે આપણે જોઈ શકીએ કે આ બોલ્ટ કેટલી લંબાઈ સુધી જઈ શકે છેઅહીં તે નીચે સુધી જાય છે બીજી વાત અહીં એક સ્ટેપ છેતે સ્ટેપ જોઇ શકાય છે અને ત્રીજું અહીં અંદર ટેપર છે કે નહીં તે આપણે જોઈ શકીએ છીએ અને તે વસ્તુની જાડાઈ જોઇ શકાય છે અને આગળ આ સમાન જાડાઈ બંને બાજુ દેખાશે કે નહિઆ પ્રકારની જટિલ વિગતો આપણે આ સેક્શનલ વ્યુઝદ્વારા સરળતાથી જોઇ શકીએ છીએ તેથી ડ્રોઇંગ શીટ પર આ જટિલ ત્રિ પરિમાણીય આકાર રજૂ કરવાને બદલેસામાન્ય રીતે આપણે 2 ડી સ્કેચ સાથે જઇએ છીએ ખાસ કરીને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ અને જો તે આ મટીરીયલવિશે છે તો આ દિશામાં ફ્રન્ટ વ્યુછેઆપણે આ છેડો બતાવિશુ આ છેડો આની સાથે મેચ થશે અને આપણી પાસે કંઇક એવું છે કે જે બોલ્ટ ઇન્સર્ટ સન પ્રકારની સ્થિતિ છે જે આપણે અહી બતાવી શકીએ છીએતેવી જ રીતે આ આપણે રીપ્રેઝન્ટ કરી શકીએ છીએ અને તે અંદર પોલુ છે તેને દર્શાવવા માટે આપણી પાસે આ ડેશ્ડલાઇનો છે અને આ ઢાળ છે એટલે જ અહીં આ ઢાળ છે અને તે પોલુ છે તેથી ફરી આ પોલુ છે અહીં આ બધો ભાગ છે જે છેક નીચે સુધી જાય છેઆ રીતે આપણે આ પેડેસ્ટલ પ્રકારના બ્રેકેટનો ફ્રન્ટ વ્યુરજૂ કરીએ છીએ જો આપણી પાસે કટ સેક્શનહોય તો આપણે તે મટીરીયલજોઇ શકીએ અને 2D બનાવી શકીએ શકીએ છીએઆપણે ફક્ત તે જ ભાગ બતાવી શકીએ છીએ જ્યાં આ પોલો ભાગ નોંધી શકાય છે કયા સ્તર સુધી અને આ તે પ્લેન છે જેમાંથી આ કટ સેક્શનખરેખર પસાર થઈ રહ્યો છે અને મટીરીયલત્યાં છે તેથી સામાન્ય રીતે આપણે 45 ડિગ્રી ત્રાસી લાઇનઓ બતાવીએ છીએ જેટલા ભાગમાં મટીરીયલછે અને તેને આપણે હેચિંગ કહીએ છીએ આવો સંપૂર્ણ સેક્શનપણ હોઇ શકે છેપરંતુ તે સિમેટ્રીક મટીરીયલને કારણે છે તે જ મટીરીયલકોઇપણ તેને બીજી બાજુથી પણ જોઇ શકે છે તેથી તે રીપ્રેઝન્ટેશનની એક સરળ પદ્ધતિ છે એક સંપૂર્ણ સેક્શનસમાન પદાર્થ બતાવતુ પણ હોઇ શકે છેજો આ સપ્રમાણ પ્રકારની વસ્તુઓ હોય તો તેનો એક ચતુર્થાંશ ભાગ દૂર કરી શકે છે બાકીના ભાગને હેચીંગ લાઇન દ્વારા બતાવી શકાય છે અને આ તે મટીરીયલનો ફ્રન્ટ વ્યુછે ઉદાહરણ તરીકે જો આપણી પાસે આ પ્રકારનું બોક્સ છેજો ત્યાં કટ સેક્શનહોય અવલોકન કરો કે તીરો તે દિશામાં રીપ્રેઝન્ટેશન કરે છે અને ત્યાં નાની ડેશ્ડલાઇનઓ કરે છેજે લાંબી ડેશ ત્યારબાદ બે નાના ડેશ છેક સુધી આ લાઇનો મટીરીયલપર અટકતી નથી પરંતુ ઉપરની બાજુ અને નીચેની બાજુએ લંબાય છે અને અહી કેટલાક તીર છે અને જો આપણે આમ કરીએ તો સામાન્ય રીતે તીરની દિશામાં હોય છેઆપણે મટીરીયલતેનાથી દૂર રાખીએ છીએ બાકીનો ભાગ ને કાઢી નાખો તેથી તીરની દિશા આ રીતે છેતેનો અર્થ એ કે આ ભાગ આપણે રાખીશું અને આ ભાગને દૂર કરીશું જ્યારે આપણે તેને દૂર કરીએ તે દિશામાં કાપ્યા પછીતેવી જ રીતે જ્યારે તમારી પાસે કોઈ સેક્શનહોયકટ પ્લેન દ્વારા જો તમે તેને દૂર કરી રહ્યા હોવ તો અહીં કોઈ મટીરીયલનથી તે ખાલી છેઆ જ કારણ છે કે કોઇ મટીરીયલનથી છે પરંતુ આ તે ભાગ છે જ્યાં આપણી પાસે મટીરીયલછે તે વસ્તુને જે આપણે આના દ્વારા દર્શાવી રહ્યા છીએ તેવી જ રીતે અહીં મટીરીયલછે આ રીતે આપણે પરિણામી સેક્શનમેળવીએ છીએ સામાન્ય રીતે કટ સેક્શનને જાડી ડેશ્ડલાઇન દ્વારા દર્શાવાય છે જે વસ્તુની કીનારીથી આગળ વિસ્તરે છેઆ તે વસ્તુની કીનારી છે પરંતુ તે તેનાથી આગળ સુધી પસાર થાય છે બરાબર 6 મીમી તેથી ઓછામાં ઓછી 6 મીમીની લંબાઈ બતાવવી પડશેજ્યારે તમે કોઈ સેક્શન્ને બતાવી રહ્યાં હો ઉદાહરણ તરીકે જો આ કોઇ મટીરીયલ છેતમે કાપવા માંગો છો તમે તેને તે રીતે બતાવશો નહીં તમે જે કરો છો તે આ ડેશ્ડલાઇન બતાવો છોઆપણે આને રાખવા માંગીએ છીએતો પછી એરો દિશા તે દિશામાં હોવી જોઈએ અને આ તે છે જેને આપણે દૂર કરવા માગીએ છીએ અને દરેક છેડે સેગમેન્ટ્સ 90 ડિગ્રી પર દોરવામાં આવે છે અને તે તીર સાથે સમાપ્ત થાય છેતેથી આ હંમેશા 90 ડિગ્રીએ હોય છે ચાલો બીજું ઉદાહરણ જોઈએ અહીં આપણી પાસે એક બ્લોક છે જેની અંદર એક છિદ્ર છેકદાચ આ બાજુ કોઈ છિદ્ર નથી અને આપણે આખા બ્લોકનો સેક્શનલ વ્યુલઈએ છીએ સેક્શનલ કટ પ્લેન એ એક કાલ્પનિક પ્લેન છે આ તે છે આ લાઇનઓમાંથી પસાર થાય છે અને તીર તે દીશામાં છેતેનો અર્થ એ કે આપણે તે વ્યુને સાચવવા અને આ ભાગને દૂર કરવા માગીએ છીએ તેથી આ ભાગ બહાર આવે છે અને બાકીનો ભાગ આપણે બતાવીએ છીએકારણ કે તે એક સેક્શનલ વ્યુછે અહી હંમેશા આ વસ્તુનો ભાગ હેચ લાઇનો દ્વારા રજૂ કરવામાં આવે છે એ જ રીતેઅહીં હેચ અને તે જ રીતે આ એક રીતે બને છે અને તીરની દિશા નોંધો તેથી જો આપણે વસ્તુનો ફ્રન્ટનો અને ટોપનો દેખાવ જોઈએ તો આપણે તે જોઈ શકીએ છીએ આ દિશામાં આપણને આગળનો વ્યુજોઇએ છીએ કદાચ આપણેનીચેની બાજુથી જોવા ઈચ્છતા હોઇએ અથવા આપણે આ દિશામાંથી આગળના વયુ તરીકે જોવું હોય અને બાકીનો ઉપરનો વ્યુજે આપણે જોવા માંગીએ છીએ તે આ રીતે બતાવી શકાય હવે જો આપણે પહેલા એન્ગલ પ્રોજેક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએતમારો આગળનો વ્યુઉપર તરફ અને ઉપરનો વ્યુનિચેની બાજુ જો કોઈ ત્રીજા એન્ગલ પ્રોજેક્શન સાથે જઈ રહ્યું છે તો આગળનો વ્યુઅને ઉપરનો વ્યુ તેથી તે વ્યુની દિશાઓના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આગળના વ્યૂ માં તે મટીરીયલછે જો કે વ્યુને લીધે આ બિંદુ ત્યાં આવે છે અને આપ્ણે આ લાઇનને જોઇ શકીશું અને આને પણ તેથી આપણે આ સંપૂર્ણ ભાગને જોઇ શકીશું અને ત્યાંથી પસાર થતું એક નાનું છિદ્ર છે જેને આપણે આ લાંબી ડેશ લાઇન દ્વારા દર્શાવી શકીએ છીએઆ રીતે આપણને મટીરીયલનો સેક્શનલ વ્યુમળે છે સામાન્ય રીતે સેક્શનને બીજા વ્યુમાં દર્શાવવામાં આવશે કદાચ અહીં ટોપ વ્યુમા જ્યાં સેક્શનને તે મટીરીયલપર લેવુ પડશે જે તે બ્લોકના વચ્ચે ના સ્તરો માંથી પસાર થઈ રહ્યા હોય અને આપણે આ ભાગને દૂર કરવો છે તેનો આ વ્યુરાખોપછી તીર આ રીતે આપણે તેને બતાવીશુ આપણે આ મટીરીયલમાટે આ દિશામાં તીર બતાવવું જોઈએ નહીંતે સૂચવે છે કે આપણે તેને જાળવી રાખવું છે પરંતુ આપણે તેને દૂર કરવા માગીએ છીએ જ્યારે વાત કઈ અલગ છે તેથી તીર દૃષ્ટિની લાઇનમાં હોવા જોઈએ આ કટ પ્લેન લાઇનો માટે મૂળભૂત રીતે બે પ્રકારની લાઇનો સ્વીકાર્ય છેકાં તો 6 મી ના ડેશ વાળી લાંબી ડેશ્ડલાઇનો બતાવી શકીએ જેમાં આ લાંબી ડેશ્ડલાઇનો વચ્ચેનું અંતર 1 5 મીમી હશે અને તીર હંમેશાં 90ડિગ્રીવાળી લાઇન બતાવે છે બીજી રીત એ છે કે લાંબી ડેશ્ડબતાવી ત્યારબાદ બે નાની ડેશ્ડલાઇનો અને ફરીથી લાંબો ડેશ તેથી લાંબો ડેશ પછી બે ટૂંકા ડેશ પછી એક લાંબો ડેશઆ લાંબા અને ટૂંકા ડેશ વચ્ચેનું અંતર 1 5 મીમી હોય છે સામાન્ય રીતે આ લાંબા ડેશની લંબાઈ આશરે 20 મીમીથી 40 મીમી સુધીની હોય છે અને ટૂંકા ડેશની લંબાઈ સામાન્ય રીતે 3 મીમી હોય છેઅને આ કટ પ્લેન માટે આપણે હંમેશાં કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ અને આ અક્ષર કાપેલા પ્લેનના દરેક છેડે મૂકવામાં આવે છેતેથી અહીં જો તમે કટ પ્લેન C અને C અને B અને B જોઈ રહ્યા છો ઉદાહરણ તરીકે સિલિન્ડર માટે આપણે કટ પ્લેન બનાવવું છેઆ કટ પ્લેનની દિશા છે તેથી લાંબો ડેશ પછી બે નાના ડેશ લાંબો ડેશ પછી બે નાના ડેશ આ રીતે આપણે તે બાજુનું વ્યુજાળવી રાખવા માગીએ છીએ પછી આ પ્લેન છે અને સામાન્ય રીતે આ B B A A અને એ રીતે સમાપ્ત થાય છે અને જો આ નળાકાર પ્રકારના પદાર્થોની હોય તો તો તેની સેંટર લાઇન આ છેપછી એક્ષિસ અથવા સેંટર લાઇનની તુલનામાં કટ પ્લેન લાઇન હંમેશાં પહેલા પ્રાથમિક હોય છે ચાલો આપણે તે મટીરીયલજોઈએ ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે એક ફ્રન્ટ વ્યૂ છેજો તે થર્ડ એન્ગલ પ્રોજેક્શન હોય અને તે સાઇડનો વ્યુછે તેથી અહીં આ વર્તુળના કેન્દ્રને અથવા કદાચ ગોળાકાર સ્થાનને દર્શાવવા માટે લાંબા ડેશ ટૂંકા ડેશ લાંબા ડેશ છે અને અહીં આપણે સેક્શનલ વ્યુપ્રમાણે લાંબા ડેશ ત્યાદરબાદ બે ટૂંકા ડેશ લાંબા ડેશ વગેરે દર્શાવી રહ્યા છીએ જ્યારે આપણી પાસે આ પ્રકારની મટીરીયલહોય ત્યારે આપણે ફક્ત તે સેક્શનલ વ્યુનું બતાવીશુંપરંતુ આપણે કેન્દ્રને બતાવવા માટે લાંબા ડેશ ટૂંકા ડેશ લાંબા ડેશ જેવું કંઈપણ બતાવતા નથી તેથી સેંટર લાઇનની સાથે જો ત્યાં સેક્શનલ વ્યુલાઇન - કટ પ્લેન લાઇન હોયતો પછી માત્ર કટ પ્લેન લાઇનને જ દર્શાવવામાં આવે છે તેથી જો આપણે આ ભાગને દૂર કરી રહ્યા છીએ તો જે સેક્શનઆપણે મેળવીશું તે આ વ્યુઝછેકારણ કે આપણે આ ભાગને દૂર કરી રહ્યા છીએ કારણ કે એરો આ દિશામાં છે તેથી આપણે આ ભાગને જાળવી રાખવા અને આ ભાગને દૂર કરવા માગીએ છીએ જ્યારે આપણે તેમ કરીએ છીએ ત્યારે સાઇડ વ્યુ આપણે જોઈ શકીએ છીએ કે આ તે જગ્યા છે જ્યાં મટીરીયલહાજર છે અને તે રીતે બતાવ્યુછે અને કારણ કે આ એક પોલો ભાગ છે આ પણ પોલો ભાગ છેતેથી અહી કોઈ લાઇન નથી તે હવામાં તરતુ હોય તેવું લાગે છે તેવી જ રીતે અહીંયા વધારે મટીરીયલ અને ટેપર પ્રકારની મટીરીયલછે પછી સ્વાભાવિક રીત આવો ભાગ છે જો આપણી પાસે ટૂકડાઓ નળાકારો ટેપર્ડ પ્રકારની વસ્તુઓ હોયતો હંમેશા તેના ચોથા ભાગના જ સેક્શનલ વ્યુહોય છે તેથી અડધા કે પૂર્ણ સેક્શનબતાવવાને બદલેઆપણે આ ભાગને દૂર કરીએ છીએ જ્યારે આપણે તે ભાગને દૂર કરીએ છીએજો આપણે આ સાઇડ વ્યુથી જોઈએ છીએ તો આ ઝોનમાં મટીરીયલછે અને તે જ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ એ જ રીતે આપણી પાસે આ મટીરીયલછે જેને આ ચાર સ્થળોએ બોલ્ટ કરી શકાય છે અને તેનો આ નળાકાર ભાગ છે હવે ટોપ વ્યુમાંથી જો તમે જુઓતે એક વર્તુળ દેખાશે અને આ નાના બોલ્ટેડ પ્રકારના ભાગોથી ઘેરાયેલા આંતરિક વર્તુળો પણ છે અને આપણે જે સેક્શનને ધ્યાનમાં લેવા માગીએ છીએ તે આ છે અને લાંબા ડેશ પછી બે ટૂંકા ડેશ વેગેરે અને આપણે આ ભાગને રીટન કરવો છે અને આ ભાગને દૂર કરવો છે જો આપણે આ સંપૂર્ણ ભાગને દૂર કરીએઆ ભાગની અંદર મટીરીયલહશે તેથી તે ભાગની અંદર મટીરીયલછે તે ઉપર સુધી જાય છેકારણ આપણે આ ભાગને દૂર કરી રહ્યા છીએ જ્યારે આપણે તે ભાગને દૂર કરીએ છીએ ત્યારે અહીયા મટીરીયલછે અહીયા છેબાકીનો ભાગ જે ટોપ વ્યુહોય એ મુજબ છે એ જ રીતે આ સેક્શનલ વ્યુઝએક વ્યુપર હોવા જરૂરી નથીફ્રન્ટ વ્યૂ ની જેમ તમે કોઈ સેક્શનઅથવા ટોપ વ્યુલઈ શકો છો જેને આવી રીતે વાળી શકાય છે અને આ પ્રકારનાં સેક્શન્સ પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે અહીં જુઓ આ આપણી પાસે જે મટીરીયલછેસૌ પ્રથમ એક સેક્શનકરો આ ભાગ રાખો ફરીથી એક સેક્શનકરો ફરીથી એક સેક્શનકરો ફરીથી એક સેક્શનકરો ફરીથી એક સેક્શનરાખો અને આ ભાગ રાખો એટલે કે આ સંપૂર્ણ મટીરીયલરાખો અને આ ભાગને દૂર કરો જો તમે તેમ કરો છો તો ચાલો આપણે તેને જોઈએઆ તે ભાગ છે જેને આપણે દૂર કરી રહ્યા છીએ અને તે ખાલી છે તેથી અહીં ખાલી છે અને આ તે ભાગ છે જેને આપણે કાઢી રહ્યા છીએ તેથી અહી આ ડેશડ છે અને આ બધી તે છે જેને આપણે ફ્રંટમાંથી જોઈશકતા નથીપરંતુ ફરી અહીં ડેશ્ડલાઇન છે ફક્ત તેમને પર્સ્પેક્ટિવ વ્યુઆપવા માટે આ 3 ડી ઓબજેક્ટ છે જો આપણી સ્લાઈસ હોય અને આ ભાગને તે દિશામાં રાખી આ ભાગ દૂર કરીશુંતો પછી વ્યુઆવો હોવો જોઈએ હેચની દિશાઓ કે જ્યાં મટીરીયલ હાજર છે તેની નોંધ લોકારણ કે સેક્શનફક્ત અહીં લીધુ છે પરંતુ વર્તુળની અંદર નહીં વર્તુળ આખુ હોવાનું તે જ કારણ છે એ જ રીતે અહીં આપણી પાસે સોલિડ રિવોલ્યુશન છે જો આપણે કટ સેક્શનલઈએ તો અહીં તમે જોઈ શકો છો કે લાંબી ડેશ પછી બે નાના ડેશ એ રીતે બિજુ રીપ્રેઝન્ટેશન અહીં છે આપણે આ ભાગને રાખવા અને બાકીના ભાગને દૂર કરવા માગીએ છીએ પછી જે પણ મટીરીયલદૂર કરી રહ્યા છીએ આ તે સેક્શનલ વસ્તુઅહી ત્યાં મટીરીયલબચી જાય છે બાકીનો ભાગ ખાલી છે સામાન્ય રીતે કટ પ્લેન ને વિવિધ રીતે બતાવવામાં આવે છે આ ફ્રન્ટલ અથવા વર્ટિકલ કટિંગ પ્લેન છે હોરીઝનટલ કટ પ્લેન પણ હોઇ શકે છે સેક્શનલ પ્લેન પ્રોફાઇલ કટ પણ હોઈ શકે છે અન્ય એક પ્લેન છે જે આપણે શીખ્યા એવુ ઓસ્ઝિલરી પ્લેન છે આ ઓક્ઝિલરી વર્ટિકલ પ્લેન પર ઓક્ઝિલરી ઇન્ક્લાઇન્ડ પ્લેન કટ્સ પણ હોઇ શકે છેતેથી આવી પ્રકારની વસ્તુઓ ને આપણે ઓક્ઝિલરી સેક્શનપ્લેન્સ કહીએ છીએ અને ઓબ્લિક સેક્શનલ વ્યુઝ પણ હોઇ શકે છે હવે પછીના ક્લાસ માં આપણે સેક્શનલ વ્યુઝવિશે વધુ શીખીશું અને ડ્રોઇંગ શીટ દોરીશુ ખુબ ખુબ આભાર